'આર માં MCDM તકનીકો નો ઉપયોગ' કોર્સમાં આપનું સ્વાગત છે હું ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી - રૂરકી થી ડો ગૌરવ દીક્ષિત છું પહેલા બે વ્યાખ્યાનમાં અમે આ અભ્યાસક્રમ ના પ્રારંભિક ભાગ પર અમારી ચર્ચા શરુ કરી હતી ચાલો એક ઝડપી રિકેપ કરી અને પછી આગળ વધીશું પહેલા બે વ્યાખ્યાનમાં અમે નિર્ણય લેવાનું શું છે તે વિશે વાત કરી અમે કંપની શ્રેષ્ઠ પુરવઠાકાર ની પસંદગી કરતા મેનેજર ઉર્જા સપ્લાય પસંદ કરનાર કુટુંબ યુનિવર્સિટી રેન્કિંગ ને ધ્યાનમાં લેતા વિદ્યાર્થી અને શાળા સમિતિ દ્વારા શિષ્યવૃત્તિ ફાળવવા જેવા કેટલાક ઉદાહરણો ની ચર્ચા કરી અમે નિર્ણય લેવાની વ્યવહારિક વ્યાખ્યા શું હોઈ શકે તે વિશે પણ વાત કરી અમે આપણે માપદંડ વિકલ્પો અને લક્ષ્ય જેવા તમામ ઘટકોની ચર્ચા કરી અમે MCDM અથવા બહુ વિકલ્પ નિર્ણય લેવાનો અર્થ શું છે તે વિશે પણ વાત કરી MCDM ના તે વિશેષ પાસા પર પણ આપણે ચર્ચા કરી હતી અમે MCDM ને જ્યાં લાગુ કરવામાં આવે અને એવી શાખાઓ જ્યાંથી સૈદ્ધાંતિક અને પદ્ધતિસરની પૃષ્ઠભૂમિ ની માહિતી મેળવી શકાય છે એ વિશે પણ ચર્ચા કરી પછી MCDM પ્રક્રિયામાં સામેલ વિવિધ પગલાઓ તેમજ પેટા પગલાંની ચર્ચા કરી અમે વિશ્લેષણ ના વિવિધ સ્વરૂપો વિશે પણ વાત કરી જેનો ઉપયોગ કરવામાં આવે છે અને જે આ કોર્સ માટે સુસંગત છે અમે MCDM ના ઘટકો અને MCDM ની વિવિધ શ્રેણીઓ વિશે પણ વાત કરી ઉદાહરણ તરીકે MADM માં બહુવિધ લક્ષણ નિર્ણય લેવામાં આવે છે અને MODM માં બહુવિધ ઉદ્દેશપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે આપણે MCDM ના આ બે કેટેગરી વચ્ચેના તફાવતને સમજી અને એની વિશે પણ ચર્ચા કરી કે આ અભ્યાસક્રમમાં આપણે મુખ્યત્વે MADM પદ્ધતિઓનો સમાવેશ કરીશું MADM ની અંદર અમે બે વિચાર શાળાઓની ચર્ચા કરી એમાં થી પહેલું મૂલ્ય આધારિત સિદ્ધાંતો છે જેનું મુખ્ય ઉદાહરણ MAUT પદ્ધતિ છે તે પછી વિચાર ની બીજી શાળાને આઉટ રેંકિંગ વિચારણા શાળા રીતે ઓળખવામાં આવે છે જેમાં ELECTRE AHP TOPSIS અને VIKOR જેવી પદ્ધતિઓ શામેલ છે તે પછી અમે MODM વિશે થોડી વાતો કરી અમે MODM માં શું કરીએ છીએ અને MODM માં ઉપલબ્ધ પદ્ધતિઓનો પ્રકાર શું છે તેની ચર્ચા કરવામાં આવી હતી અમે કેટલીક સમસ્યાઓ વિશે પણ વાત કરી જે MODM પદ્ધતિઓમાં છે અમે MODM પદ્ધતિઓના ગોલ પ્રોગ્રામિંગ સહમતી ના નિરાકરણ DEA વગેરે જેવા કેટલાક ઉદાહરણો ની પણ ચર્ચા કરી પછી અમે નિર્ણયની સમસ્યાઓના વિવિધ પ્રકારો પર ચર્ચા કરી જેમાં ચાર મુખ્ય પ્રકાર નો સમાવેશ કર્યો જેમકે પસંદગીની સમસ્યા વર્ગીકરણ સમસ્યા રેન્કિંગ સમસ્યા અને વર્ણન સમસ્યાનો સમાવેશ થાય છે પસંદગીની સમસ્યાના માં શ્રેષ્ઠ વિકલ્પ પસંદગી કરવામાં આવે છે વર્ગીકરણ સમસ્યા માટે આપણે વિકલ્પોને ક્રમમાં ગોઠવી અને પૂર્વ વ્યાખ્યાયિત જૂથમાં વર્ગીકૃત કરીએ છીએ તે પછી આપણે રેન્કિંગ સમસ્યા વિશે ચર્ચા કરી જ્યાં વિકલ્પોને સૌથી ખરાબ થી લઈને સૌથી શ્રેષ્ઠ ના ક્રમમાં મુકવામાં આવે છે અને તેના આધારે નિર્ણય લેવામાં આવે છે છેવટે આપણે વર્ણન ની સમસ્યા અને તેનો ઉપયોગ ક્યારે થઈ શકે તે વિશે પણ વાત કરી અમે અન્ય પ્રકારની સમસ્યાઓ જેમ કે નાબૂદ કરવાની સમસ્યાઓ ડિઝાઇન સમસ્યાઓ અને વૈકલ્પિક સમસ્યાઓનો પણ સમાવેશ કરી હતી ત્યારબાદ આપણે સોફ્ટવેર પ્લેટફોર્મ અને ટૂલ્સની ચર્ચા શરૂ કરી જેનો ઉપયોગ વિવિધ સમસ્યાઓ માટે MCDA પદ્ધતિઓ અને તકનીકો ને લાગુ કરવા માટે થઈ શકે છે અમે MCDA તકનીકો માટે R નો આંકડાકીય વાતાવરણનો ઉપયોગ કરવા માટેની ચર્ચા કરી R પ્લેટફોર્મનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં નથી આવ્યું છે અને આવ્યો નથી અને બહુ ઓછા સંશોધનકારો અને વિશ્લેષકોએ MCDA પદ્ધતિઓ અને એપ્લિકેશન માટે R નો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે આ વિશેની ચર્ચા આપણે અગાઉના વ્યાખ્યાન માં કરી હતી આ અભ્યાસક્રમ આ અંતરને દૂર કરવાનો એક પ્યાસ છે અગાઉના વ્યાખ્યાનોમાં આર જેવા વાતાવરણ કેમ ઉપયોગી થઈ શકે છે તે વિશેના કેટલાક મહત્વપૂર્ણ પાસાંઓની પણ ચર્ચા કરવામાં આવી હતી તે પછી R માં જે પેકેજ ઉપલબ્ધ છે એની ચર્ચા પણ આપણે કરી આપણે એની પણ ચર્ચા કરી હતી કે જો તમારા માંથી કોઈ R સાથે પરિચિત ના હોય તો પછી તે લોકો મારા R ના ઉપયોગ થી બીઝનેસ એનાલિટિક્સ અને ડેટા માઇનિંગ મોડેલિંગ અભ્યાસક્રમ નો સંધાર્ભલ્યો શકે છે આ અભ્યાસક્રમ માં તમને R નો પરિચય ના વિષય પર એક વ્યાખ્યાન મળશે જે તમે R ના પર્યાવરણ સાથે પરિચિત થવા માટે ઉપયોગી થઈ શકે હવે આપણે હવે પછીના મહત્વપૂર્ણ મુદ્દા પર જઈશું જે MCDA પદ્ધતિઓની પસંદગી વિશે છે અત્યાર સુધી અમે MCDA પદ્ધતિ ની વિવિધ વર્ગો વિશે વાત કરી અને એ કેટેગરીમાં વિચારધારાની શાળાઓ આવે છે અને આપણે એના થોડા ઉદાહરણો વિશે પણ ચર્ચા કરી છે જે આ વર્ગમાં આવે છે આપણી નિર્ણય સમસ્યા માટે MCDA પદ્ધતિની પસંદગી કેવી રીતે કરીશું MCDA ના ક્ષેત્રમાં આ મુશ્કેલ કાર્ય છે ઉપરની સ્લાઇડમાં થોડા મુદ્દાઓ આપ્યા છે ચાલો આપણે એમની ચર્ચા કરીએ નિર્ણયને સમર્થન આપતા સાધનોને યોગ્ય સિદ્ધ કરવું મુશ્કેલ છે ઘણી પદ્ધતિઓ છે જેનો ઉપયોગ સમાન પ્રકારની નિર્ણય સમસ્યા અથવા એક સરખા નિર્ણય સમસ્યાઓ ને હલ કરવા માટે થઈ શકે છે કેટલીકવાર તમે અન્ય પદ્ધતિઓ કરતા કેમ AHP ને કેમ પસંદ કરી રહ્યા છો તેને યોગ્ય ઠેરવવાનું મુશ્કેલ હોય છે આ રીતે કોઈ પદ્ધતિની પસંદગીને વાજબી ઠેરવવું મુશ્કેલ છે જેમ તે પછીના મુદ્દામાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ પદ્ધતિ સંપૂર્ણ નથી અથવા તે બધી સમસ્યાઓ પર લાગુ પણ નથી થઈ શકે છે આ એક બીજી બાબત છે જેનો આપણે ધ્યાનમાં રાખવું પડે છે કે દરેક પદ્ધતિની પોતાની મર્યાદાઓ વિશિષ્ટતાઓ પૂર્વધારણા પરિસર અને પરિપ્રેક્ષ્ય હોય છે આપણે એ જોવું પડશે કે આપણી નિર્ણય સમસ્યા ને હાલ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ વધુ યોગ્ય બનશે યોગ્ય એમસીડીએ પદ્ધતિ પસંદ કરવા અથવા પસંદ કરવાની વિવિધ રીતો સૂચવવામાં આવી છે આવા જ પદ્ધતિ ગિટુની એટ એલ દ્વારા સૂચવવામાં આવ્યું છે આ પદ્ધતિનો પ્રથમ મુદ્દો જરૂરી ઇનપુટ માહિતી પર નજર રાખવાનો છે જેમાં ડેટા તેમજ પદ્ધતિના પરિમાણો શામેલ હોઈ શકે છે આપણી પાસે જે નિર્ણયની સમસ્યા છે અને તે નિર્ણયની સમસ્યાઓ માટે આપણે પદ્ધતિઓનો ઉપયોગ કરવા માટે શોધી રહ્યા છીએ એ માટે આપણે આપણે કયા પ્રકારનાં ડેટાની જરૂર પડશે એ આપણે જોઈ શકીએ છીએ અને કયા પ્રકારનાં પરિમાણોનું મૂલ્યાંકન આપણે કરી શકીએ છીએ આપણા માટે જે ઇનપુટ માહિતી જરૂરી છે એ આપણે જોઈ શકીએ છીએ તે પછી આપણે મોડેલિંગના પ્રયત્નોને પણ જોઈ શકીએ છીએ જેનો ઉપયોગ આપણે સમસ્યાનું સમાધાન લાવવા માટે ઉપયોગ કરીએ છીએ તેથી આપણી પાસે જે પ્રકારનું ઇનપુટ છે અને જો આપણે કોઈ વિશિષ્ટ પદ્ધતિ પસંદ કરીએ તો મોડેલિંગ પ્રયત્નોનો પ્રકાર તપાસવામાં આવી શકે છે અને પછી અમે પરિણામો અને તેના વિગતોને જોઈ શકીએ છીએ આનો અર્થ એ છે કે આપણે MCDA પદ્ધતિની પસંદગી કર્યા પછી અમને શું પરિણામ મળશે અને આપણે સામાન્ય રીતે પ્રાપ્ત કરેલા અપેક્ષિત પરિણામ અને તે સ્વીકાર્ય છે કે નથી તે જોવાનું છે અને તે આપણે શોધી રહ્યા છીએ કે નહીં તેના ઉપર પણ આપણે ધ્યાન આપવું પડશે તેથી ઇનપુટ્સ મોડેલિંગ પ્રયત્નો અને આઉટપુટ એ ત્રણ બિંદુઓ છે જેનો આપણે કોઈ ખાસ MCDA પદ્ધતિ પસંદ કરવા માટે જોઈ શકીએ છીએ જો આપણે કોઈ વિશિષ્ટ પદ્ધતિ વિશે વાત કરીએ તો અહીં હું તમને એક ઉદાહરણ આપીશ જો દરેક માપદંડ માટે યુટિલિટી ફંક્શન જાણીતું છે તો સામાન્ય રીતે એવી ભલામણ કરવામાં આવે છે કે આપણે MAUT પદ્ધતિ માટે જઈ શકીએ પરંતુ એમ પણ જોવામાં આવ્યું છે કે ઉપયોગિતાના કાર્યના નિર્માણની દ્રષ્ટિએ વ્યવહારિક મુશ્કેલીઓ આવે છે અને તેને ઘણા પ્રયત્નોની જરૂર છે તેથી ઘણી વખત વિશ્લેષકને નિર્ણય લેનારાઓની પસંદગીની સંખ્યાત્મક રજૂઆત કરવાનું શક્ય ન બને અને તે કારણે ઘણા સંજોગોમાં MAUT વ્યવહારિક રીતે યોગ્ય પદ્ધતિ ના બની શકાય છે આપેલ બીજો મુદ્દો એ છે કે જો આપણે ઉપયોગિતા કાર્ય નો નિર્માણ ન કરી શકીએ તો માપદંડ અને વિકલ્પો વચ્ચે જોડી મુજબની તુલનાનો ઉપયોગ કરી શકાય છે તેથી આ લાક્ષણિક MADM પદ્ધતિઓ છેજેના વિશે આપણે વાત કરી છે તેઓ જોડી મુજબની તુલનાઓનો ઉપયોગ કરે છે ખાસ કરીને ઓઉટરેન્કીંગ વિચારણાની શાળા તેથી આમાંથી એક પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે અહીં થોડા ઉદાહરણો આપવામાં આવ્યા છે અહીં પણ આપણે એને અલગ અલગ કરી શકીએ છીએ જો સરખામણી માટે ગુણોત્તર ધોરણનો ઉપયોગ કરવામાં આવે છે તો AHP વધુ સારી રીત છે જો અંતરાલ ધોરણનો ઉપયોગ કરવામાં આવે છે તો MACBETH નો ઉપયોગ કરવો પડશે જો કે પસંદગીની આ પદ્ધતિમાં સમસ્યા એ છે કે નિર્ણય લેનારાઓને તેમની પસંદગી પસંદ કરવા માટે કયો સ્કેલ વધુ અનુકૂળ છે તે જાણવું પડશે આ એટલા માટે છે કારણ કે વિવિધ પદ્ધતિઓમાં વિવિધ પ્રકારના સ્કેલની આવશ્યકતાઓ હોય છે તમે જોઈ શકો છો કે AHP માટે તે ગુણોત્તર ધોરણ છે જ્યારે MACBETH માટે તે અંતરાલ ધોરણ છે તેથી નિર્ણય લેનારને તેમની પસંદગીઓ માટે વધુ યોગ્ય શું છે તે જાણવાની જરૂર છે કઈ રીતે તેમની ગુણાત્મક પસંદગીઓનું પ્રમાણ નક્કી કરવામાં આવશે અને કયા સ્કેલ યોગ્ય રહેશે ઉદાહરણ તરીકે ગુણોત્તર ધોરણમાં સંપૂર્ણ શૂન્યની કલ્પના છે જે અંતરાલ ધોરણમાં નથી તેથી નિર્ણય લેનારની પસંદગીઓને ધ્યાનમાં લેવું જોઈએ ઉદાહરણ તરીકે વ્યક્તિલક્ષી પસંદગીઓને માત્રામાં લાવવા માટે આપણને સંપૂર્ણ શૂન્ય હોવું જોઈએ કે નહીં કે અથવા ફક્ત અંતરાલ પાયે પૂરતું છે તે નિર્ધારિત કરવું જરૂરી છે આ નિર્ણય લેવો પડશે અને તે મુજબ અમે કોઈ ખાસ પદ્ધતિ માટે જઈ શકીએ છીએ જો તમને ગુણોત્તર ધોરણમાં અને અંતરાલ ધોરણમાં શું છે તે વિશે વધુ સમજવા માંગતા હો તો તમે બીઝનેસ એનાલિટિક્સ અને ડેટા માઇનીંગ મોડેલિંગ પર મારો અભ્યાસક્રમનો સંદર્ભ લઇ શકો છો જ્યાં મેં વિવિધ પ્રકારનાં ચલો ગુણોત્તર ચલો અને અંતરાલ ચલો અને તેનાથી સંકળાયેલ ધોરણો વિશે વિસ્તૃત વાત કરી છે તેથી તે તમને અહીં મારો અર્થ શું છે તે વિશે સારી સમજ આપશે ધોરણની પસંદગી પણ અહીં એક મહત્વપૂર્ણ પાસા બની જાય છે આ પદ્ધતિઓનો ખામી એ છે કે જ્યાં જોડી મુજબની તુલનાનો ઉપયોગ કરવામાં આવે છે તો ત્યાં માહિતીની વિશાળ માત્રામાં જરૂર પડે છે તેથી જો તમારી પાસે તમારી નિર્ણય સમસ્યાનો ઉકેલ લાવવા માટેના ઘણા માપદંડ અથવા વિકલ્પો છે તો પછી આ જોડીની તુલનાની સંખ્યા એક માપદંડ બીજા સાથે અથવા એક વિકલ્પ સાથે વિશિષ્ટ માપદંડના સંદર્ભમાં અન્ય વિકલ્પ સાથે તુલના કરવામાં આવે છે ડેટાની માત્રા વિશાળ હોઈ શકે છે અને તેમાં ઘણા બધા ગણતરીના ખર્ચ નો સમાવેશ થઈ શકે છે તેથી જો તમે આ ઉદાહરણો જુઓ તો પદ્ધતિઓની પસંદગી એક મુશ્કેલ કાર્ય છે જો તમે યુટિલિટી ફંક્શનનું નિર્માણ કરી શકો છો તો પછી MAUT પદ્ધતિની ભલામણ કરવામાં આવે છે જો યુટિલિટી ફંક્શનનું નિર્માણ કરી શકાતું નથી તો આપણે વિચારણાની શાળામાંથી એક પદ્ધતિ પસંદ કરવી પડશે અને ત્યાં પણ આપણે યોગ્ય ધોરણ પર નિર્ણય લઈ શકીશું ઉદાહરણ તરીકે જો તે ગુણોત્તર ધોરણ છે તો પછી આપણે AHP પસંદ કરી શકીએ છીએ અને જો તે અંતરાલ ધોરણ છે તો આપણે MACBETH પસંદ કરી શકીએ છીએ તેથી આ પ્રકારના નિર્ણયો લેવાની રહેશે અને આ પછી પણ જો ત્યાં મોટી સંખ્યામાં માપદંડ અને વિકલ્પો છે જેનો ઉપયોગ નિર્ણયની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કરવામાં આવશે તો ગણતરીના ખર્ચ વધુ બનશે યોગ્ય MCDA પદ્ધતિ પસંદ કરવા માટે બીજો અભિગમ શું હોઈ શકે બીજા અભિગમ મુજબ આપણે મુખ્ય પરિમાણોને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ અને પછી આપણે આ પરિમાણોને વ્યાખ્યાયિત કરવા માટે વૈકલ્પિક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ છીએ આ અભિગમમાં ઘણી પદ્ધતિઓ ઉપલબ્ધ છે ઉદાહરણ તરીકે જો વૈકલ્પિક પદ્ધતિઓ ઉપયોગ કરીને તટસ્થતા અને અગ્રાધિકારને નિર્ધારિત કરી શકાય છે તો પછી આપણે PROMETHEE પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ એ જ રીતે જયારે વૈકલ્પિક પદ્ધતિઓનો ઉપયોગ કરી તટસ્થતા અગ્રાધિકારને અને વેટો થ્રેશોલ્ડને નિર્ધારિત કરી શકાય તો ત્યારે ELECTRE પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે ટોપ્સિસ પદ્ધતિના કિસ્સામાં જો આપણે આદર્શ અને વિરોધી આદર્શ વિકલ્પોને વૈકલ્પિક પદ્ધતિ અથવા અન્ય કોઈ પદ્ધતિનો ઉપયોગ કરીને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તો પછી આપણે ટોપ્સિસ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ જો માપદંડ આશ્રિત છે તો પછી આપણે ANP ને પસંદ કરી શકીએ છીએ હમણાં સુધી આપણે અગાઉના બે વ્યાખ્યાનોમાં આ બાબતોની ચર્ચા કરી છે અને આ એક MCDM અને ખાસ કરીને MADM મોટાભાગની પદ્ધતિઓમાં આ મૂળભૂત ધારણા બનાવે છે કે માપદંડ સ્વતંત્ર છે તેથી જો તે ધારણાનું ઉલ્લંઘન થાય છે એટલે કે જો માપદંડ આશ્રિત હોય તો આપણે કદાચ ANP માટે જઈ શકીએ છીએ જે AHPનું વિસ્તરણ છે આ પરિમાણો વિશે વધુ વિગતો આવતા વ્યાખ્યાનોમાં ચર્ચા કરવામાં આવશે જ્યારે આપણે વિશિષ્ટ તકનીકીની ચર્ચા કરીશું ત્યારે અમે આ પરિમાણો વિશે વધુ ચર્ચા કરીશું અને પછી તમને વિવિધ પરિમાણોનો ખ્યાલ આવશે અને અમે કેવી રીતે વિવિધ MCDA પદ્ધતિઓ પસંદ કરી શકીશું આ વિષયેમાં અગત્યની બાબત એ સમજવાની છે કે આ પદ્ધતિઓ હેઠળ મુખ્ય પરિમાણો છે અને જો આપણે આના માટે વૈકલ્પિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને આ પરિમાણોને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તો તે યોગ્ય પદ્ધતિ પસંદ કરવાના સંદર્ભમાં અમને મદદ કરી શકે છે MCDMનું બીજું મહત્વનું પાસું આંશિક રેન્કિંગ વિરુદ્ધ સંપૂર્ણ રેન્કિંગ છે જે મુખ્યત્વે MADM પદ્ધતિઓ માટે લાગુ પડે છે

મૂલ્ય આધારિત પદ્ધતિઓ હેઠળ આપણે ઉપયોગિતા ફંક્શનનો ઉપયોગ કરીશું જેમ આપણે ચર્ચા કરી છે આ ઉપયોગિતા ફંક્શન વિકલ્પો માટે વૈશ્વિક સ્કોર તરફ લઇ જાય છે આનો અર્થ એ છે કે દરેક વિકલ્પ માટે અમે વૈશ્વિક સ્કોર મેળવવા માટે યુટિલિટી ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ જે આપણા માટે બધા વિકલ્પોની તુલના કરવાનું અને તેમને શ્રેષ્ઠથી ખરાબમાં ક્રમ આપવાનું સરળ બનાવશે આપણે સમાન રેન્કિંગનો ઉપયોગ કરી શકીએ છીએ કારણ કે ઉપયોગિતા ફંક્શન નો ઉપયોગ થાય છે તેથી જો તે કાર્ય દ્વારા આપણને સમાન મૂલ્ય મળે તો કદાચ સમાન સંબંધને સ્વીકારવામાં આવી શકાય છે તેથી બધા વિકલ્પોની તુલના શક્ય છે અને સૌથી શ્રેષ્ઠ થી ખરાબ નો ક્રમાંક બનાવી શકાય છે હવે આપણા માટે બધા વિકલ્પોની તુલના શક્ય છે અને આને સંપૂર્ણ રેન્કિંગ રીતે ઓળખવામાં આવે છે આ અભિગમને સંપૂર્ણ એકત્રીકરણ અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી કોઈપણ પદ્ધતિ પછી ભલે તે મૂલ્ય આધારિત પદ્ધતિ છે જેમ કે MAUT અથવા અન્ય કોઈ પદ્ધતિ કે જેમાં આપણે બધા વિકલ્પોમાં તમામ તુલના ઉત્પન્ન કરી શકીએ છીએ આપણે તેને સંપૂર્ણ રેન્કિંગ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ અને આ અભિગમને સંપૂર્ણ એકત્રીકરણ તરીકે પણ ઉલ્લેખિત કરી શકાય છે અભિગમ લાક્ષણિક રીતે મૂલ્ય આધારિત પદ્ધતિઓ હેઠળ આ શક્ય છે જો આપણે આઉટરીંકિંગ પદ્ધતિઓ વિશે વાત કરીએ તો આપણે ત્યાં જોડીની તુલનાનો ઉપયોગ કરીએ છીએ તેથી વિકલ્પોની જોડી તુલના પસંદગીઓ અથવા આઉટરેન્કિંગ ડિગ્રી તરફ લઇ જાય છે એવું થઈ શકે છે કે તેઓ સામાન્ય રીતે ગુણાત્મક ડેટા પર આધારિત હોય છે જે નિર્ણય લેનારાઓની વ્યક્તિલક્ષી પસંદગીઓ હોય છે કેટલીકવાર વિકલ્પો વચ્ચેની તુલના પણ અનુપમ હોઈ શકે છે કેટલાક વિકલ્પો તેમની વિવિધ પાર્શ્વચિત્રના કારણે અનુપમ હોઈ શકે છે કારણ કે આપણે ત્યાં હોઈ શકે તેવા માપદંડના સંદર્ભમાં સરખામણી કરી રહ્યા છીએ અને એક વૈકલ્પિક વિવિધ માપદંડના સમૂહને ધ્યાનમાં રાખીને રચિત કરવામાં આવશે અને બીજો વિકલ્પ અન્ય માપદંડના સમૂહને ધ્યાનમાં રાખીને રચિત કરવામાં આવી શકે છે અને આ પાર્શ્વચિત્રો મેળ ખાતા નથી અને આ કારણે બે વિકલ્પો વચ્ચેની તુલના નથી કરી શકાય છે તેથી તેઓ અનુપમ બની શકે છે આને કારણે સંપૂર્ણ રેન્કિંગ શક્ય નથી પરંતુ અમે તેના બદલે આંશિક રેન્કિંગનો ઉપયોગ કરી શકીએ છીએ આઉટરેન્કિંગ વિચાર શાળા હેઠળ પદ્ધતિઓનો ઉપયોગ કરીને જો આપણે સંપૂર્ણ રેન્કિંગ ન મળે તો આપણે જોડી મુજબની સરખામણી કરીને આંશિક રેન્કિંગ તરફ જવું પડે છે તેથી જયારે મેં આંશિક રેન્કિંગ અને સંપૂર્ણ રેન્કિંગની સરખામણી કરી ત્યારે મારો આ સંદર્ભ હતો હમણાં સુધી આપણે વિવિધ પ્રકારની પદ્ધતિઓ નિર્ણય લેવાની પ્રક્રિયા અને એમએડીએમ પદ્ધતિ અને તેની વિવિધ શ્રેણીઓમાં શામેલ પગલાઓની ચર્ચા કરી છે આપણે અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી છે ઉદાહરણ તરીકે સંપૂર્ણ રેન્કિંગ અને આંશિક રેન્કિંગ એવી કેટલીક ધારણાઓ છે જે મોટાભાગની MCDM પદ્ધતિઓમાં સામાન્ય છે તેમાંથી એક એ છે કે ઉપયોગ માં લીધેલ માપદંડ સ્વતંત્ર છે તે કિસ્સામાં જો આ ધારાનું ઉલ્લંઘન થાય છે એટલે કે જો માપદંડ સ્વતંત્ર ન હોય જે વાસ્તવિક જીવનમાં વધુ સંભવિત હોય છે તો પછી આપણે વાસ્તવિક જીવનમાં આપણા નિર્ણય લેવામાં જે માપદંડનો ઉપયોગ કરીએ છીએ તે ચાલતા નથી માપદંડો સ્વતંત્ર નથી રેહતા પરંતુ એક બીજા વચ્ચે અમુક પ્રકારનો પરસ્પર નિર્ભરતા અથવા આંતર સંબંધ હોય છે આવા સંજોગોમાં મોટાભાગના MCDA પદ્ધતિઓનાં પરિણામો ઉપયોગી નથી હોતા તો આવી સ્થિતિમાં શું કરી શકાય આ માટે અમારે તે જોવાનું છે કે કયા માળખાકીય મોડેલો ઉપલબ્ધ છે સંખ્યાબંધ માળખાકીય મોડેલો બનાવવામાં આવ્યા છે જે માપદંડની રચનાઓનું વિશ્લેષણ કરે છે અને આ સમસ્યાઓ દૂર કરવા માટે ઉકેલો સૂચવે છે હું અહિયાં એવા કેટલાક મોડેલોની ચર્ચા કરીશ માળખાકીય મોડેલ હેઠળ ચાલો પહેલા MADM પદ્ધતિઓનાં બહુ વિશેષ નિર્ણય લેવાની ચર્ચા કરીએ સામાન્ય રીતે આપણે માની લઈએ છીએ કે ચર્ચા મુજબ માપદંડ સ્વતંત્ર છે અને આ પદ્ધતિઓમાં તેઓ ફક્ત માપદંડ અને એક માર્ગ અધિક્રમિક સંબંધ વચ્ચેના રેખીય માળખાને મંજૂરી આપે છે આગામી વ્યાખ્યાનમાં હું AHP અને અન્ય પદ્ધતિઓ વિશે વાત કરીશ જે અધિક્રમિક બંધારણનો ઉપયોગ કરે છે અધિક્રમિક માળખામાં આપણે પહેલા ટોચ પરથી શરૂ કરીશું અને પછી તમે આગલા સ્તર પર જઈને તને તત્વો નિર્ણય કરી અને પછી એના નીચેના સ્તર પર આગળ વધીશું તેથી ત્યાં વિવિધ સ્તરો હશે અને આ પ્રકારનાં સંબંધો અધિક્રમિક બંધારણ દ્વારા લાગુ કરવામાં આવે છે આ અધિક્રમિક બંધારણની પ્રકૃતિની રીત છે તે સામાન્ય રીતે રેખીય માળખાને અનુસરે છે જો આપણે તેના કોઈ ખાસ પાથ પર ધ્યાન કેન્દ્રિત કરીએ આ બાબત MADM નો ઉપયોગ અને સમગ્ર MCDM પદ્ધતિઓ ના ઉપયોગ પર મોટી મર્યાદા મૂકે છે તેથી વાસ્તવિક જીવનના નિર્ણય સમસ્યાઓ માટે આ અપૂરતું લાગે છે આપણે ધારી લીધેલું માળખું અને માપદંડની વચ્ચેની સ્વતંત્રતા વાસ્તવિક જીવનના નિર્ણયની સમસ્યાઓ માટે અપૂરતી છે તો આનું સમાધાન શું છે આનું સમાધાન માપદંડો વચ્ચેના આંતરસંબંધોનું મોડેલિંગ કરવામાં છે આ માપદંડ કેટલાક પ્રકારમાં એકબીજા સાથે સંબંધિત હોઈ શકે છે અને આ સંબંધ પ્રકૃતિમાં કાર્યકારી હોઈ શકે છે તેથી એક માપદંડ બીજા માપદંડ સાથે કેટલાક કાર્યકારી સંબંધ હોઈ શકે છે આપણે યોગ્ય પદ્ધતિ પસંદ કરી શકીએ તે પહેલાં તે પ્રકારના બંધારણોને સમજવું પડશે કારણકે એ માપદંડની ક્રિયા પ્રતિક્રિયાના મોડેલિંગને મંજૂરી આપે છે તેથી જો માપદંડ આધારિત હોવાના કિસ્સામાં એમના વચ્ચે આંતરસંબંધો હોઈ શકે અને આ લીધે આપણે તેમના સંબંધોને સમજવાની જરૂર છે તેથી આ લોકપ્રિય પદ્ધતિઓ છે જે ઉપલબ્ધ છે જે આ પ્રકારના મોડેલિંગને મંજૂરી આપે છે અને અમને કેટલીક માહિતી આપે છે જેનો ઉપયોગ પછીથી યોગ્ય MCDM પદ્ધતિ લાગુ કરવા માટે થઈ શકે છે આમાં કેટલીક લોકપ્રિય પદ્ધતિઓ અર્થઘટન માળખાકીય મોડેલિંગ ઇન્ટરપ્રેટિવ સ્ટ્રક્ચરલ મોડેલિંગ આઈએસએમ Interpretive Structural Modeling નિર્ણય લેવ અજમાયશ અને મૂલ્યાંકન પ્રયોગશાળા ડિસિસન મેકિંગ ટ્રેઇલ એન્ડ ઇવેલ્યુએશન લેબોરેટરી ડેમેએટીએલ Decision Making trailand Evaluation Laboratory અને વિશ્લેષણાત્મક નેટવર્ક પ્રક્રિયા એનાલિટિક નેટવર્ક પ્રોસેસ એએનપી Analytic Network Process જો આપણે આ પદ્ધતિઓની ચર્ચા કરીએ ઉદાહરણ તરીકે વિશ્લેષણાત્મક નેટવર્ક પ્રક્રિયા એનાલિટિક નેટવર્ક પ્રોસેસ એએનપી Analytic Network Process એ AHP નું વિસ્તરણ છે તેથી AHPમાં અન્ય કોઈ MADM પદ્ધતિની જેમ મૂળભૂત ધારણા એ છે કે માપદંડ સ્વતંત્ર છે તેથી ANP ઓ વિસ્તાર કરવામાં આવ્યો છે જ્યાં અધિક્રમિક માળખુંના બદલે નેટવર્ક સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવામાં આવે છે અને આ નેટવર્ક સ્ટ્રક્ચર માપદંડની ક્રિયાપ્રતિક્રિયાના મોડેલિંગને મંજૂરી આપે છે એ જ રીતે DEMATEL પદ્ધતિ ફક્ત આપણે માપદંડ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાને સમજવાની મંજૂરી આપતી નથી તે આપણને તે સમજવાની પણ મંજૂરી આપે છે કે શું ત્યાં કોઈ કારણ અને અસર સંબંધ છે અથવા માપદંડ વચ્ચે કારક સંબંધ છે તેથી આપણે આગળ વધતા પહેલા અને કોઈ ચોક્કસ અને યોગ્ય પદ્ધતિ પસંદ કરતા પહેલા તે પ્રકારના વિશ્લેષણ અને આંતરદૃષ્ટિની શોધ કરીશું આપણે પહેલા DEMATEL લાગુ કરી શકીએ છીએ અને સંબંધ શોધી ને માપદંડ વચ્ચેના સંબંધને સમજી શકીએ છીએ અને પછી આંતરદૃષ્ટિ આધારે આપણે પરંપરાગત MADM પદ્ધતિઓ લાગુ કરી શકીએ છીએ એ જ રીતે અર્થઘટનયુક્ત માળખાકીય મોડેલિંગ nterpretive structural modeling પણ અમને માપદંડ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓને સમજવા માટે મદદ કરી શકે છે લાક્ષણિક રીતે આ અભિગમ કોઈપણ નિર્ણયની સમસ્યા માટે છે જ્યાં આપણે અનુભવીએ છીએ કે માપદંડની વચ્ચે પરસ્પર નિર્ભરતા હશે તે માપદંડ સ્વતંત્ર નથી અને અમે માપદંડ વચ્ચે કારણ અસર અથવા અન્ય પ્રકારનાં જોડાણની અપેક્ષા રાખીએ છીએ અને તેનું મોડેલિંગ કરવાની જરૂર છે તો પછી આપણે માળખાકીય મોડેલો માંથી એકને પસંદ કરવાનીરેહશે પછી તેમને લાગુ કરવાની આંતરદૃષ્ટિ પ્રાપ્ત કરવાની અને પછી પરંપરાગત MADM પદ્ધતિઓ લાગુ કરી આગળ વધવાની જરૂર પડી શકે છે તેથી માળખાકીય સંબંધો સમજવા માટે માળખાકીય મોડેલોનો ઉપયોગ થાય છે ટૂંકમાં આ માળખાકીય મોડેલો વિશે છે તેનો ઉપયોગ માપદંડ વચ્ચેના સંબંધોને સમજવા માટે યોગ્ય MADM પદ્ધતિની પસંદગી માટે નિર્ણય લેનારાઓને માહિતી પ્રદાન કરવા માટે થાય છે ઘણાં સંશોધન અધ્યયનમાં અથવા તે કંપનીઓ અથવા સમિતિઓમાં પણ કે જેને કોઈ ખાસ નિર્ણયની સમસ્યાનું નિરાકરણ લાવવાનું કાર્ય આપવામાં આવે છે તમે જોઈ શકો છો કે MCDM પદ્ધતિઓનો ઉપયોગ કરનારા ઘણા વિશ્લેષકો MCDM ને MADM ના માળખાકીય પદ્ધતિ માળખાકીય પદ્ધતિઓમાંથી એક સાથે જોડે છે સોથી પેહલા તેઓ માળખાકીય મોડેલોને લાગુ કરવા તરફ ધ્યાન આપે છે અને તેઓ માપદંડ વચ્ચેના સંબંધને સમજવાનો પ્રયાસ કરે છે અને પછી સમસ્યાઓ હલ કરવા માટે એક યોગ્ય MADM પદ્ધતિ શોધી કરે છે એ કોઈ પસંદગીની સમસ્યા વર્ગીકરણ સમસ્યા રેન્કિંગ સમસ્યા અથવા અન્ય કોઈ સમસ્યા હોઈ શકે છે કેટલીકવાર માપદંડની રચના અથવા તેઓ જે માળખું અનુસરે છે તે સમજવું મહત્વપૂર્ણ બને છે આ સાથે હું આ અભ્યાસક્રમના પ્રારંભિક ભાગની ચર્ચા સમાપ્ત કરી છે હવે પછીનાં વ્યાખ્યાનમાં હું AHP અથવા વિશ્લેષણાત્મક પદાનુક્રમ પ્રક્રિયા એનાલિટિક હાયરાર્કી પ્રક્રિયા Analytic Hierarchy Process પર ચર્ચા શરૂ કરીશ જે MCDMની સૌથી લોકપ્રિય તકનીકોમાંની એક છે આ મહત્વપૂર્ણ સંદર્ભો છે જેનો મેં આ કોર્સ માટે ઉપયોગ કરિયો છે અન્ય મહત્વપૂર્ણ સંદર્ભો પણ છે પરંતુ આ મુખ્ય સંદર્ભો છે આ સાથે હું આ વ્યાખ્યાનને અહિયાં સમાપ્ત કરીશ અને અમે આગામી વ્યાખ્યાનમાં AHP પર ચર્ચા શરૂ કરીશું